હવે આપણે જોઈશું કે કરંટ નિયંત્રિત સ્ત્રોતના કિસ્સામાં શું થાય છે પ્રથમ કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત ધ્યાનમાં લેવામાં આવશે તો હું કહું કે આ સર્કિટ લો જેમાં કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત છે ફરીથી તમે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત અને વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત માટે મેં ધ્યાનમાં લીધેલી સર્કિટ સાથે આ સર્કિટની સળખામણી કરો અને આ કિસ્સામાં કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત નોડ 1 અને 2 વચ્ચે જોડવામાં આવે છે અને તેનું મૂલ્ય કેટલાક Rm દ્વારા આપવામાં આવે છે - સપ્રમાણ અચળાંક Ix ગણું અને Ix તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી હવે આપણે શું કરીએ હંમેશની જેમ જ્યારે તમારી પાસે વોલ્ટેજ સ્ત્રોત હોય ત્યારે સમસ્યા એ છે કે તમે તેમાંથી વહેતાં કરંટને જાણતા નથી એટલે કે તમે સમગ્ર વોલ્ટેજ સ્ત્રોતમાં વોલ્ટેજના કાર્ય તરીકે કરંટ માટેનો અભિગમ લખી શકતા નથી વોલ્ટેજ સ્ત્રોત પરનો વોલ્ટેજને સ્વતંત્ર રીતે તેમાંથી વહેતા કરંટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી જ્યારે આપણે સુપર નોડ બનાવીએ છીએ અને કિર્ચોફનાં કરંટનો નિયમને આખાં સુપર નોડ માટે લખીએ છીએ ત્યારે સામાન્ય રીતે સુપર નોડ બનાવીને આપણે તે બધા કરંટને એકસાથે દૂર કરીએ છીએ તેથી તમે જાણો છો તેમ કોઈપણ બંધ સપાટી પછી ભલે તે એક નોડ અથવા ઘણા નોડ ધરાવે તેમાંથી વહેતા તમામ કરંટનો કુલ સરવાળો શૂન્ય હશે જ્યારે આ કિસ્સામાં જ્યારે તમે તેને સુપર નોડ માટે લખો છો ત્યારે નોડ વચ્ચે વહેતો કોઈપણ કરંટ દેખાશે નહીં કારણ કે તે કરંટ આ સપાટીને ઓળંગતો નથી તેથી સામાન્ય પ્રક્રિયાને અનુસરીને તમે સુપર નોડ બનાવો અને KCL સમીકરણ લખો હવે કારણ કે તમે બે નોડને સુપર નોડમાં જોડ્યા છે તમે એક સમીકરણ ગુમાવ્યું છે પરંતુ તમારી પાસે વોલ્ટેજ સ્ત્રોતની વ્યાખ્યા છે તેથી V1 V2RmIx Ix પોતે અજ્ઞાત છે અને Ix એ આ રેઝિસ્ટરમાંથી પસાર થતો કરંટ છે આપણે જાણીએ છીએ કે Ix એ R23 જે R23 વડે વિભાજિત થયેલ છે જે અલબત્ત V2 V3 ગુણ્યા G23 જેવું છે તેથી હું તેને તે સમીકરણમાં મૂકીશ અને V1 V2 બરાબર Rm ગુણ્યા G 23 ગુણ્યા V2 V3 લખું હવે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોતની જેમ જમણી બાજુ પણ ચલ ધરાવે છે તેથી આપણે તેને ડાબી બાજુએ લઈ જઈએ અને V1 વત્તા V2 ગુણ્યા 1 G23 Rm વત્તા V3 ગુણ્યા G23Rm બરાબર 0 લખીએ તેથી આવી રીતે આપણે સમીકરણ લખીએ અને તમે જુઓ કે તે વાસ્તવમાં વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સ્ત્રોત સાથેના કિસ્સા જેવું જ છે માત્ર એટલો જ તફાવત છે કે તમારે મેળવવા માટે વધારે પગલાં લેવા પડશે જમણી બાજુ શું છે કારણ કે કરંટ અજ્ઞાત છે અને પ્રાથમિક ચલો અને નોડલ વિશ્લેષણ નોડ વોલ્ટેજ છે તેથી તમારે નોડ વોલ્ટેજના સંદર્ભમાં કરંટ લખવો પડશે તેથી જ્યારે નિયંત્રિત કરંટ રેઝિસ્ટરમાંથી વહેતો હોય પરંતુ તમારી પાસે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત અથવા વોલ્ટેજ નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોત છે તો તમે તેનું સમાન રીતે વિશ્લેષણ કરો તેથી અંતે તમે આ વોલ્ટેજ V2 અને V3 ના સંદર્ભમાં નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોત લખો જ્યાં V2 અને V3 વચ્ચે નોંધાયેલ Ix વહે છે તેથી આ તે છે જે આપણી પાસે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત માટે હશે હવે એક ખાસ કિસ્સો છે જે મેં ધ્યાનમાં લીધો નથી ચાલો કહીએ કે આપણી પાસે થોડી અલગ સર્કિટ હતી અને I x ત્યાં ન હતો પરંતુ Ix બીજા વોલ્ટેજ સ્ત્રોતમાંથી હતો તે આધારિત વોલ્ટેજ સ્ત્રોત હોઈ શકે છે અથવા તે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત હોઈ શકે છે હું જે કહું છું તે આપણી પાસે ત્યાં કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત છે અને વોલ્ટેજ ચોક્કસ કરંટ પર આધાર રાખે છે જે કરંટ પોતે રેઝિસ્ટરમાંથી વહેતો કરંટ નથી પરંતુ કરંટ વોલ્ટેજ સ્ત્રોતમાંથી છે પછી ભલે તે નિયંત્રિત હોય કે સ્વતંત્ર હવે ત્યાં એક સમસ્યા છે કારણ કે વોલ્ટેજ સ્ત્રોતમાંથી કરંટ કેટલો છે તે તમે જાણતા નથી કે અને અગાઉ આપણે સુપર નોડ બનાવ્યો અને તે કરંટને એકસાથે અવગણીએ પરંતુ અહીં તે કરંટ અન્ય વોલ્ટેજ સ્ત્રોતને નિયંત્રિત કરે છે તેથી આ કેસ થોડો વધુ જટિલ છે અને અહીં હું તેની સાથે લઈ શકીશ નહીં અલબત્ત તમે બીજી કોઈ રીતે સર્કિટ ઉકેલી શકો છો અને ત્યાં સહાયક ચલોને વ્યાખ્યાયિત કરીને પણ તેને નિયંત્રિત કરવાની પદ્ધતિસરની રીતો છે જેને સંશોધિત નોડલ વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે આપણે અહીં તેની સાથે કામ કરીશું નહીં તેથી આ અભ્યાસક્રમના અવકાશને ધ્યાનમાં રાખીને માત્ર રેઝિસ્ટરમાંથી આવતા કરંટને નિયંત્રિત કરંટ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે આપણે વોલ્ટેજ સ્ત્રોતમાંથી વહેતા કરંટને નિયંત્રિત કરંટ તરીકે ધ્યાનમાં લઈશું નહીં કારણ કે તે કિસ્સામાં મે દર્શાવેલ નોડલ વિશ્લેષણનો ઉપયોગ થઈ શકતો નથી